આ લેક્ચર માં અને પછીના લેક્ચર માં અમે ડેટા ની પ્રોસેસિંગ વિશે વાત કરવાના છીએ જે આઇઆઇઓટી સિસ્ટમ્સ દ્વારા પ્રાપ્ત થાય છે જે કંપનીઓમાં જમાવવામાં આવે છે ચાલો પાછા જઈએ અને આ ચોક્કસ મોડ્યુલમાં આપણે અત્યાર સુધી શું આવરી લીધું છે તેના વિશે વિચારીએ અમે ઔદ્યોગિક ધોરણે વિવિધ પ્રકારના સેન્સર્સ ની જમાવટ વિશે વાત કરી છે મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ ના વિવિધ ભાગોમાં વિવિધ ઉદ્યોગોમાં વિવિધ પ્રકારના સેન્સર નો ઉપયોગ કરી શકાય છે અમે તેની સાથે શરૂઆત કરી પછી અમે લંબાઈમાં વાત કરી અમે વિવિધ પ્રકારની કનેક્ટિવિટી મિકેનિઝમ્સ વિશે વાત કરી જેનો ઉપયોગ કરી શકાય અમે વિવિધ પ્રોટોકોલ્સ કોમ્યુનિકેશન પ્રોટોકોલ્સ નેટવર્ક ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને તેથી ઉપયોગ કરી શકાય તેવા વિવિધ પ્રકારના ટોપોલોજી વિશે વાત કરી વગેરે અમે આ તમામ કનેક્ટિવિટી સમસ્યાઓ વિશે વાત કરી છે તેથી શું થાય છે આ વિવિધ સેન્સર્સ અને એક્ટ્યુએટર્સ બધા જોડાયેલા છે આ ચોક્કસ નેટવર્ક દ્વારા આપણે છેલ્લા કેટલાક લેકચર માથી પસાર થયા છીએ તેથી ડેટા મૂળભૂત રીતે ક્યાંક પ્રાપ્ત થાય છે તે પ્રાપ્ત થાય છે ચાલો આપણે કહીએ કે ક્લાઉડ માં અથવા કોઈ સર્વરમાં અથવા ક્યાંક તે પ્રાપ્ત થાય છે અને આ ડેટા પર પ્રક્રિયા કરવાની રહેશે તેથી મોટાભાગના કિસ્સાઓમાં શક્ય તેટલી ઝડપથી તેની પ્રક્રિયા કરવી જરૂરી છે તેથી આ ડેટાની પ્રક્રિયા કેવી રીતે કરવી જોઈએ અને તેના સ્થાને વિવિધ મિકેનિઝમ્સ શું છે આઇઓટી ડેટાની પ્રક્રિયાના સંદર્ભમાં વિવિધ સંશોધન કાર્ય શું છે અને તે જ રીતે આપણે આ અને આગામી વિશિષ્ટ વ્યાખ્યાનમાં જોવા જઈ રહ્યા છીએ ચાલો આપણે સ્વ ડ્રાઇવિંગ કાર પર એક નજર કરીએ જે તાજેતરના સમયમાં ખૂબ જ લોકપ્રિય બની છે તેથી આ સ્વ ડ્રાઇવિંગ કાર અથવા સ્વ ડ્રાઇવિંગ કાર વિશે ભૂલી જાઓ જો આપણે સામાન્ય રીતે સ્માર્ટ કાર વિશે વાત કરી રહ્યા છીએ આ સ્માર્ટ કાર વિવિધ સેન્સર અને વિવિધ કોમ્યુનિકેશન ઉપકરણોથી સજ્જ છે અને આ અલગ અલગ કારો એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આગામી થોડા વર્ષોમાં અમારી પાસે આ કનેક્ટેડ કાર મોટી સંખ્યામાં હશે આ કાર તેઓ મોટા પ્રમાણમાં ડેટા જનરેટ કરશે અને તે એક અંદાજ મુજબ અંદાજવામાં આવે છે એવો અંદાજ છે કે આ કાર અને ખાસ કરીને ઓટોનોમસ કાર તેઓ 100 એમબી પ્રતિ સેકન્ડના દરે ડેટા જનરેટ કરશે 100 એમબીપીએસ પર એવો અંદાજ છે કે આટલો મોટો ડેટા પ્રતિ સેકન્ડે જનરેટ થશે તેથી આ ડેટા સાથે વ્યવહાર કરવો પડશે જો આપણે સેલ્ફ ડ્રાઈવિંગ કાર નો કેસ લઈએ તો સેલ્ફ ડ્રાઈવિંગ કાર જીપીએસ થી સજ્જ છે જીપીએસ આ કારમાં અંદાજે 50 કેબીપીએસ ના દરે ડેટા ટ્રાન્સમિટ કરે છે સોનાર આ કાર સોનાર મોડ્યુલ થી સજ્જ હોઈ શકે છે અને જે 10 થી 100 કેબીપીએસના દરે ડેટા મોકલી શકે છે લીડાર 10 થી 70 એમબીપીએસ રડાર 10 થી 100 કેબીપીએસ કેમેરા 20 થી 40 એમબીપીએસ વગેરે તેથી જેમ કે આપણે જોઈ શકીએ છીએ કે આ સ્વાયત્ત કારના વ્યક્તિગત ઘટકો તેઓ ભારે દરે ઘણો ડેટા ફેંકશે તેથી તમારે આ પ્રકારના ડેટા સાથે વ્યવહાર કરવો પડશે અને એકત્રિત કરવામાં આવેલા આ ચોક્કસ ડેટામાંથી યોગ્ય અર્થ મેળવવા માટે ત્યાં અમુક પ્રકારનું પ્રોસેસિંગ એન્જિન હોવું જોઈએ જે એક્ઝિક્યુટ થવા જઈ રહ્યું છે અને તે અર્થ પ્રાપ્ત કરશે ડેટામાંથી જે એકત્રિત અને પ્રાપ્ત થાય છે આપણે આ ડેટા સાથે કેવી રીતે વ્યવહાર કરી શકીએ આપણે પહેલા ડેટાના પ્રકારને સમજવાની જરૂર છે જે આપણે પ્રાપ્ત કરી રહ્યા છીએ ડેટાનો પ્રકાર જે આપણે પ્રાપ્ત કરીએ છીએ તે વિવિધ રીતે વર્ગીકૃત કરી શકાય છે સૌ પ્રથમ આ ડેટામાં વિશાળ પોલીમોર્ફિઝમ છે વિશાળ પોલીમોર્ફિઝમ એટલે કે આપણે મોટી સંખ્યામાં વિવિધ પ્રકારના સેન્સર્સ પ્રેશર સેન્સર વાઇબ્રેશન સેન્સર્સ સાઉન્ડ સેન્સર્સ અને મોટી સંખ્યામાં વિવિધ પ્રકારના સેન્સર્સના ઉપયોગ વિશે વાત કરી રહ્યા છીએ આ વિજાતીય કહે છે કે આ વિવિધ પ્રકારના સેન્સરમાંથી ડેટા સાથે વ્યવહાર કરવો પડશે કારણ કે તે વિવિધ દરોમાં આવે છે તે વિવિધ પ્રકારના હોય છે તેમના ડેટા પ્રકારો અલગ હોય છે અને તેથી વધુ તેથી તેમની પાસે વિવિધ જાતો છે એક જ પાઇપ દ્વારા આવતા વિવિધ પ્રકારના ડેટા છે વધુમાં આ ડેટા વિવિધ ફોર્મેટમાં આવશે તેમના ચોકસાઇ સ્તરો અલગ હશે મેટ્રિક્સ કે જે આ ડેટાને લાક્ષણિકતા આપે છે તે બધા અલગ હશે તેથી આ પ્રકારના ડેટાના વિવિધ સ્વરૂપો ધરાવતા વિવિધ પ્રકારની જાતો ધરાવતા સાથે વ્યવહાર કરવો પડશે આગળની વસ્તુ એ છે કે તમારે પ્રાપ્ત ડેટામાંથી સૌથી વધુ મૂલ્ય મેળવવા માટે સક્ષમ થવા માટે વાસ્તવિક સમયમાં ડેટા સાથે વ્યવહાર કરવો પડશે તેથી ડેટાની આ વાસ્તવિક સમયની ડીલિંગ કરવી પડશે તેથી ડેટાને વાસ્તવિક સમયમાં વ્યવહાર કરવો પડશે અને આપણે પહેલાથી જ જોયું છે કે જો આપણે તે રીતે વિચારી શકીએ તો આ સામાન્ય પાઇપ દ્વારા પ્રાપ્ત થતી માહિતીના પ્રકારમાં વિજાતીયતા છે અને આ વિજાતીયતા પોતે સમયના સંદર્ભમાં ગતિશીલ બનવાની છે વિજાતીયતાનો પ્રકાર પણ સમયની સાથે સાથે આ ચોક્કસ ડેટાની આ સુસંગતતામાં પણ બદલાવ આવશે સંબંધો કારણ સંબંધી સંબંધો આ વિવિધ ડેટા ઘટકો વચ્ચેના ટેમ્પોરલ સંબંધો આ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને આ ડેટાને ઉપયોગી બનાવવા માટે તેને સમજવું પડશે ત્યાં અમુક પ્રકારનો સહસંબંધ હોવો જોઈએ જેને અવકાશમાં સમય અને પ્રાપ્ત થયેલ ડેટાના અન્ય સંભવિત પરિમાણો સ્થાપિત કરવા પડશે તેથી આ આમાંની કેટલીક વિવિધ વિશેષતાઓ અથવા ડેટાની લાક્ષણિકતાઓ છે અને અમે જોયું છે કે આ પ્રકારના ડેટા સાથે યોગ્ય રીતે વ્યવહાર કરવો પડશે હવે તેથી આપણે ડેટાની પ્રક્રિયા કરવી પડશે પરંતુ આ પ્રક્રિયાના સંદર્ભમાં વિવિધ પડકારો છે ઔદ્યોગિક પ્રણાલીઓમાં ડેટાની જટિલતા દિવસેને દિવસે વધી રહી છે આ ઔદ્યોગિક પ્રણાલીઓ સાયબર ભૌતિક પ્રણાલીઓની વર્તણૂક પ્રદર્શિત કરે છે જ્યાં એક જટિલ સંબંધ છે જે સાયબર ઘટક અને વિવિધ મશીનોના ભૌતિક ઘટક વચ્ચે અને ત્યાં અને એકબીજા સાથે જોડાયેલા છે તેથી જે જરૂરી છે તે વિવિધ એપ્લિકેશનો દ્વારા અર્થઘટન કરવાની છે આ વિવિધ સાયબર ભૌતિક પ્રણાલીઓમાંથી આવતા ડેટામાંથી ત્યાંના દાખલાઓનું અર્થઘટન કરવું જરૂરી છે સચોટ નિર્ણયો લેવા પડશે અને આ નિર્ણયો ન્યૂનતમ વિલંબ સાથે લેવા પડશે તેનો અર્થ એ કે ઓછામાં ઓછા શક્ય સમયમાં આ નિર્ણય વિશે નિર્ણય લેવાનો રહેશે એટલે કે જે ડેટા આવી બનવાની છે તો તે રહ્યો છે તે શું છે ભવિષ્યમાં કોઈ પણ પ્રકારની ઘટનાશું કરશે તેથી આવા નિર્ણયો લેવા પડશે તેથી સ્ટોરેજ પહેલા પણ તેથી સૌ પ્રથમ ડેટા સંગ્રહિત કરવો પડશે અને સ્ટોરેજ પછીના ડેટાનું વિશ્લેષણ કરી શકાય છે પરંતુ સ્ટોરેજ પહેલા પણ ઘણા કિસ્સાઓમાં ડેટાનું વિશ્લેષણ કરવાની જરૂર પડી શકે છે અને આ ખાસ કરીને રીઅલ ટાઇમ એપ્લિકેશન માટે સાચું છે જ્યાં રીઅલ ટાઇમ નિર્ણયો રીઅલ ટાઇમ માં લેવાના રહેશે તેથી ત્યાં અમુક પ્રકારની જટિલ ઘટના પ્રક્રિયા છે જે એક્ઝિક્યુટ કરવાની રહેશે ડેટાનું વિશ્લેષણ કરવું પડશે વિવિધ ઇવેન્ટ સ્ટ્રીમ્સ વચ્ચેના સહસંબંધો આ વિવિધ ડેટા સ્ત્રોતોમાંથી શોધવા પડશે તેથી ચાલો આ જટિલ ઘટના પ્રક્રિયા જોઈએ તેથી તે કરવાની એક રીત છે નિયમ આધારિત એન્જિનની મદદથી અને તે અહીં આ ચોક્કસ આકૃતિમાં બતાવેલ છે તેથી ચાલો આપણે જટિલ ઘટના પ્રક્રિયા જોઈએ તેને અમલમાં મૂકવાની એક રીત છે નિયમ આધારિત એન્જિનનો ઉપયોગ તેથી ચાલો આ ચોક્કસ આકૃતિ જોઈએ આપણી પાસે આ જટિલ ઘટના પ્રક્રિયા પદ્ધતિ છે જે ગણતરી કરે છે ડેટા વિવિધ ઇવેન્ટ સ્ત્રોતોમાંથી આવે છે અને આ ડેટા પર પ્રક્રિયા કરવાની રહેશે અપ્રસ્તુત ઘટનાઓને ફિલ્ટર કરવા માટે પેટર્ન અને સંબંધોને શોધવાના સંદર્ભમાં અને ડેટામાં સંદર્ભ ઉમેરવા માટે તેથી આ કમ્પ્યુટ એન્જિનમાં આ બધી બાબતો યોગ્ય રીતે કરવાની રહેશે અને તેના આધારે કાં તો કોઈ પ્રકારનું એક્ચ્યુએશન હશે અથવા આ ડેટા ચોક્કસ અભિનેતાને યોગ્ય રીતે મોકલવો પડશે અથવા તેને સંગ્રહિત કરવો પડશે તેથી એક જટિલ ઘટના પ્રક્રિયા કરવી પડશે તેથી આ ચોક્કસ ઘટકમાં જટિલ ઘટના પ્રક્રિયા દ્વારા કાર્યકારણ અને અસ્થાયી પેટર્નને સાધક અને ટેમ્પોરલ પેટર્ન કાઢવાનું ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી રીઅલ ટાઇમ ની નજીકના ડેટા પર પ્રક્રિયા કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે તેનો અર્થ એ છે કે ડેટાની પ્રક્રિયામાંથી લેવામાં આવેલા નિર્ણયોમાંથી મૂલ્ય મેળવવા માટે શક્ય તેટલો વાસ્તવિક સમય તેથી જો આપણે આ પ્રક્રિયા વિશે વાત કરી રહ્યા છીએ તો આપણે આ પ્રક્રિયા ક્યાં કરીએ છીએ તેથી ચાલો કહીએ કે આ આકૃતિમાં બતાવેલ સેન્સર જેવા જ આપણી પાસે અલગ અલગ સેન્સર છે તેથી આ સેન્સર ઘણો ડેટા મોકલશે આ ડેટા પર પ્રક્રિયા કરવાની રહેશે આ પ્રોસેસિંગ કાં તો અમુક સર્વરના નાના સર્વર દ્વારા થઈ શકે છે અથવા તે પ્રકારનું કંઈક સેન્સરની નજીક સેન્સરની શક્ય તેટલી નજીક પ્રક્રિયામાં લેટન્સી ઘટાડવા માટે અથવા ડેટાને ક્લાઉડ પર મોકલી શકાય છે તે પણ શક્ય છે કે આંશિક રીતે ડેટાનો અમુક ભાગ અહીંની ધાર પર પ્રક્રિયા કરવામાં આવશે અને બાકીની પ્રક્રિયા ક્લાઉડ પર કરવામાં આવશે તેથી આ ડિસ્ટ્રિબ્યુટેડ પ્રોસેસિંગ નો ફ્લો છે અથવા ડિસ્ટ્રિબ્યુટેડ કમ્પ્યુટિંગ લાલ રંગનું તીર તેને બતાવે છે અને કેન્દ્રિય પ્રોસેસિંગ પાથવે વાદળી રંગના તીર દ્વારા બતાવવામાં આવે છે તેથી આ મૂળભૂત રીતે કેન્દ્રિય પ્રક્રિયા છે અને આ ડેટાની વિતરિત પ્રક્રિયા માટેનો માર્ગ છે તેથી આપણે જે જોઈએ છીએ કે સેન્સરમાંથી જે ડેટા ઉત્પન્ન થાય છે તેનું પૃથ્થકરણ કરવું પડશે તેને સંપૂર્ણપણે ક્લાઉડ પર મોકલવું પડશે અને ક્લાઉડ પર પ્રક્રિયા કરવી પડશે અથવા તેને આંશિક ધાર પર મોકલી શકાય છે પ્રક્રિયા એડ્જ પર સ્થાન લેશે અને બાકીની પ્રક્રિયા ક્લાઉડ પર કરવામાં આવશે અથવા તે નાની નોકરીઓ માટે પણ શક્ય છે પ્રક્રિયા સંપૂર્ણપણે એડ્જ પર કરવામાં આવશે તેથી તમામ 3 વિવિધ શક્યતાઓ અમલમાં મુકવી શક્ય છે હવે મહત્વની વાત એ છે કે કયા પ્રકારની પ્રોસેસિંગની ઓળખ કરવી એડ્જ પર કઈ ગણતરી કરવામાં આવશે કઈ પ્રક્રિયા કરવી ક્લાઉડ પર કઈ ગણતરી કરવામાં આવશે અને વધુ અગત્યનું જો તમારે એડ્જ અને ક્લાઉડ વચ્ચે પ્રક્રિયાનું વિતરણ કરવું હોય તો પછી તમે તે તફાવત અને અનુરૂપ વિતરણ કેવી રીતે કરશો તેથી તે પ્રસ્તાવિત છે કે અમે અમુક પ્રકારના મિડલવેર નો ઉપયોગ કરી શકીએ છીએ મિડલવેર એટલે કે તે એક સોફ્ટવેર લેયર છે જે ઈન્ફ્રાસ્ટ્રક્ચર લેયર અને એપ્લીકેશન લેયર વચ્ચે ઉભું હશે તેથી આ ચોક્કસ મિડલવેર સોફ્ટવેર ઉપકરણ કાર્યક્ષમતા અનુસાર વિવિધ સેવાઓ પ્રદાન કરશે આ મિડલવેર સુરક્ષાપણ અમલ કરી શકે છે પદ્ધતિઓનો તે ઉપકરણની વિષમતા અને અનુરૂપ ડેટા વિજાતીયતાને પણ નિયંત્રિત કરી શકે છે તેથી ત્યાં વિવિધ મિડલવેર સોલ્યુશન્સ છે જે પ્રસ્તાવિત છે અને તેમાંથી ઘણા સર્વિસ ઓરિએન્ટેશન સર્વિસ ઓરિએન્ટેડ આર્કિટેક્ચર આધારિત મિડલવેર પર આધારિત છે તેથી ચાલો આપણે આ અંતથી અંતની મિકેનિઝમ જોઈએ અને ચાલો આ પ્રક્રિયા કેવી રીતે ચિત્રમાં આવી રહી છે અને તેના મહત્વને તબક્કાવાર રીતે પ્રકાશિત કરવાનો પ્રયાસ કરીએ તો ચાલો આ ચોક્કસ આકૃતિ જોઈએ અને અહીં બતાવ્યા પ્રમાણે અમે વિશે વાત કરી રહ્યા છીએ અમે વિવિધ પગલાઓ વિશે વાત કરી રહ્યા છીએ પ્રથમ પગલું એ ક્લાઉડ માં નિયમો અને ક્રિયાઓને ગોઠવી રહ્યું છે તેથી ક્લાઉડ પર આ રૂપરેખાંકન પૂર્ણ થયા પછી આ નિયમોને એડ્જ પર જમાવવા જરૂરી છે આ જમાવટ કરવી પડશે આગળ ઉપકરણ ડેટા આ સેન્સર્સ માંથી આ આઈઆઈઑટી સેન્સર્સ માંથી વહેશે આ ઉપકરણ ડેટા સેન્સરમાંથી અથવા અંતિમ ઉપકરણોથી એજ ઉપકરણ પર વહેશે ચાલો ધારીએ કે આ એજ ડિવાઇસ અથવા ગેટવે છે જે આંશિક પ્રક્રિયા કરી રહ્યું છે ત્યાં આ પછી એજ એજન્ટ એનાલિટિક્સ એજન્ટ એગ્રિગેશન ફિલ્ટરિંગ જેવી બાબતો કરશે અને ચેતવણીઓ જનરેટ કરતા નિયમો લાગુ કરશે ત્યાં ડેટા અને એક્શન ફ્લો પછી ક્લાઉડ પર પાછા મોકલવામાં આવે છે આગળની પ્રક્રિયા માટે જ્યાં શરૂઆતમાં અમે નિયમોના રૂપરેખાંકન અને અનુરૂપ ક્રિયાઓ સાથે શરૂઆત કરી હતી જે લેવામાં આવનાર છે અને ત્યાર બાદ વાસ્તવિક કાર્યવાહી હાથ ધરાશે અને આ વિશ્લેષણના આધારે ડેટા નું વિશ્લેષણ કરવું પણ મહત્વપૂર્ણ છે મૂળભૂત રીતે ડેટા ક્રિયાઓ લેવામાં આવશે તેથી મૂળભૂત રીતે ડેટાનું આ વિશ્લેષણ કરવું પડશે અને આ મોટે ભાગે ક્લાઉડ પર કરવું પડશે પરંતુ આંશિક રીતે આ વિશ્લેષણ એડ્જ પર પણ કરી શકાય છે જેનો અર્થ થાય છે ગેટવે ઉપકરણ તેથી અમે પ્રક્રિયા વિશે વાત કરી અમે વિશ્લેષણ વિશે વાત કરી તેથી કેટલાક બિઝનેસ પ્રોસેસિંગ એનાલિટિક્સ કરવા પડશે તેથી આ બિઝનેસ પ્રોસેસિંગ એનાલિટિક્સ 3 વિવિધ પ્રકારના હોઈ શકે છે તે પ્રિસ્ક્રિપ્ટિવ વર્ણનાત્મક અથવા અનુમાનાત્મક હોઈ શકે છે પ્રિસ્ક્રિપ્ટિવ મૂળભૂત રીતે કેટલીક ક્રિયાઓ શું અને શા માટે કરવા જેવી બાબતોને પ્રશ્ન કરે છે અને તે કરવા માટે સક્ષમકર્તાઓ કેટલીક ઓપ્ટિમાઇઝેશન ટેકનિક સિમ્યુલેશન વિવિધ નિર્ણય મોડલ નો ઉપયોગ વગેરે છે અને અંતે પરિણામ એ શ્રેષ્ઠ સંભવિત વ્યવસાયિક નિર્ણય છે અને આ પ્રિસ્ક્રિપ્ટિવ છે જેમ કે આ નામ સૂચવે છે કે પ્રિસ્ક્રિપ્ટીવ નો અર્થ છે કે તે સૂચવે છે કે શ્રેષ્ઠ સંભવિત વ્યવસાયિક નિર્ણય શું છે પહેલેથી જ શું થઈ ચૂક્યું છે અને હાલમાં થઈ રહ્યું છે તેના વિશે વર્ણનાત્મક વાતો કરે છે અને તેના આધારે વ્યાપારી પ્રશ્નો અને તકો જેવા પરિણામ સાથે આવતા વર્ણનાત્મક વિશ્લેષણ માટે સક્ષમકર્તાઓ ડેશબોર્ડ્સ રિપોર્ટ્સ સ્કોરકાર્ડ્સ વગેરે છે પ્રિસ્ક્રિપ્ટિવ વિશ્લેષણ પ્રશ્નો શું થશે અને તે શા માટે થશે તેના માટે સક્ષમકર્તાઓ ડેટા માઇનિંગ વિવિધ ડેટા માઇનિંગ તકનીકો વેબ માઇનિંગ તકનીકો અને અનુમાનિત તકનીકો છે અનુમાનિત વિશ્લેષણના પરિણામો ભવિષ્યની પરિસ્થિતિઓ માટે આગાહી કરે છે તેથી એનાલિટિક્સ અને પ્રોસેસિંગ ના સંદર્ભમાં ત્યાં વિવિધ ઉકેલો છે જે સ્થાને છે તેથી સ્ત્રોતમાંથી એક ઉકેલ અહીં આપવામાં આવ્યો છે તેથી આ વિશિષ્ટ ઉકેલ કોલંબો એટ અલ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવ્યો હતો જે પ્રક્રિયાના સંદર્ભમાં સુપરવાઇઝરી નિયંત્રણ અને સંચાલન વિશે વાત કરે છે તેથી આપણે અહીં આ વિશિષ્ટ ઉકેલ પદ્ધતિમાં તેના 3 જુદા જુદા ઘટકો જોઈ શકીએ છીએ કેન્દ્રમાં મૂળભૂત રીતે સર્વિસ ક્લાઉડ છે અને તળિયે વિવિધ સ્તરોનો સ્ટેક છે તેથી તે ઉત્પાદન પ્રક્રિયા સાથે શરૂ થાય છે ઉત્પાદન પ્રક્રિયા પછી સેન્સર અને એક્ટ્યુએટર્સ સ્કાડા એમઇએસ અને ઇઆરપી ને નિયંત્રિત કરે છે અને ઇન્ટરલોકિંગ કરે છે તેથી આ અલગ અલગ વસ્તુઓ છે જે તેમના ઉકેલ મુજબ અમલમાં મૂકવામાં આવે છે અને તે જ સમયે વિવિધ કાર્યક્ષમતાઓ જેમ કે મોબાઇલ એપ્લિકેશન્સ નું નિરીક્ષણ કરવું વિવિધ મોબાઇલ એપ્લિકેશ નો ચલાવવી મેનેજમેન્ટ વ્યૂહરચના વ્યવસાય તર્ક અમલીકરણ પણ કરવામાં આવે છે તેથી આ સર્વિસ ક્લાઉડ કે જેના વિશે આપણે અહીં વાત કરીએ છીએ કોલંબો એટ અલ ના ઉકેલ મુજબ અમુક પ્રકારના સુપરવાઇઝરી રીમોટ સુપરવાઇઝરી કંટ્રોલ ની સુવિધા આપે છે તે સર્વિસ કમ્પોઝિશન પણ કરે છે સર્વિસ કમ્પોઝિશન નો અર્થ એવો થાય છે કે અમારી પાસે બહુવિધ અલગ અલગ સેવાઓ હશે જે સેવાઓના વિવિધ ક્લસ્ટરો માં એકીકૃત થશે તેથી આ સેવા રચના છે અને સર્વિસ ક્લાઉડ નો ત્રીજો ઘટક અથવા આ અથવા તેની કાર્યક્ષમતા એ ઓટોમેશન વંશવેલોનું વર્ચ્યુઅલાઈઝેશન છે તેથી કોલંબો એટ અલ દ્વારા દરખાસ્ત મુજબ સર્વિસ ક્લાઉડ ની આ 3 પ્રાથમિક કાર્યક્ષમતા છે એમઆઈડીએએસ નામનું બીજું સોલ્યુશન છે જે અમુક પ્રકારનું આઈઑટીએમ2એમ IoTM2M પ્લેટફોર્મ પૂરું પાડે છે તેથી આ એમઆઈડીએએસ પ્લેટફોર્મ મોડ્યુલર સ્કેલેબલ અને સુરક્ષિત આર્કિટેક્ચરલ પ્લેટફોર્મ છે તે ફ્લેક્સીબલ ડિઝાઇન પ્રદાન કરે છે અને પ્રિમાઈસ અને ક્લાઉડ આધારિત ડિપ્લોયમેન્ટ બંને માટે સુવિધા આપે છે તેથી એમઆઈડીએએસ પ્લેટફોર્મ દ્વારા વિવિધ પ્રકારનાં વિશ્લેષણો કરી શકાય છે રનટાઇમ વિશ્લેષણ કરી શકાય છે અથવા બેચ વિશ્લેષણો કરી શકાય છે અને એમઆઈડીએએસ માં ભંડાર વિવિધ પૂર્વ ડિઝાઇન કરેલા ઉકેલો ધરાવે છે જે અમલમાં મૂકવામાં આવ્યા છે હવે ચાલો પ્રોસેસિંગ ના સંદર્ભમાં ચાલી રહેલા કેટલાક સંશોધન કાર્યોને જોઈએ ઝોઉ એટ અલ દ્વારા એક મહત્વપૂર્ણ સંશોધન કાર્યને પ્રક્રિયા કરવા સંદર્ભે અનુરૂપ સંપૂર્ણ સંદર્ભ સ્લાઇડ્સ ના અંતે આપવામાં આવે છે તેથી આ વિશિષ્ટ કાર્ય સામગ્રી જાગૃત પ્રક્રિયા વિશે વાત કરે છે તેથી પ્રક્રિયા સામગ્રી જાગૃતિમાં કરવામાં આવે છે તેથી ત્યાં શું સામગ્રી છે જે પ્રક્રિયા કરવામાં આવે છે સામગ્રી વાકેફ છે તેથી તેઓ આઈઆઈઑટી માટે વિશ્લેષણાત્મક ઊર્જા મોડલ મોડેલ વિશે વાત કરે છે જ્યાં ટ્રાન્સમિશન અને પ્રોસેસિંગ ઊર્જા ખર્ચ વચ્ચેનો સંબંધ સ્થાપિત થાય છે અને અમુક પ્રકારના સ્ટોકેસ્ટિક પ્રવાહી મોડેલનો ઉપયોગ ડેટાને સહસંબંધ કરવા અને સહસંબંધનું અનુમાન કરવાનો પ્રયાસ કરવા માટે કરવામાં આવે છે મૂળભૂત રીતે તે ચોક્કસ સહસંબંધના આધારે નિર્ણયોનું અનુમાન કરવાનો પ્રયાસ કરો તેથી આ ચોક્કસ સિસ્ટમ ના પરિણામો અત્યંત સહસંબંધિત ડેટા સ્ત્રોતો માટે વિતરિત કમ્પ્યુટિંગ ને સક્ષમ કરવા માટે છે તેથી તે સામગ્રી પરિચિત હતી આગળનો એક સંદર્ભ જાણકાર છે અને આ ચોક્કસ મિકેનિઝમ અકબર એટ અલ દ્વારા પ્રસ્તાવિત કરવામાં આવી હતી અને તેઓ સંદર્ભોના ઉપયોગ વિશે વાત કરે છે આ સંદર્ભો વિશેની માહિતીનો ઉપયોગ પ્રક્રિયા કરવા માટે કરવામાં આવે છે તેથી અહીં તેઓ સ્ટ્રીમ પ્રોસેસિંગ વિશે વાત કરી રહ્યા છે તેથી વિવિધ સંદર્ભો સાથે ટૅગ કરેલા વિવિધ સ્રોતોમાંથી આવતા ડેટાના વિવિધ પ્રવાહોનો પ્રોસેસિંગ માટે ઉપયોગ કરવામાં આવશે તેથી વર્તમાન સીઇપી આધારિત સિસ્ટમો ની મર્યાદાઓ તેનો અર્થ એ છે કે સંદર્ભ જાગૃત સિસ્ટમો છે અથવા પરંપરાગત સિસ્ટમો મને માફ કરશો કે પરંપરાગત સિસ્ટમો ની મર્યાદાઓ એ છે કે તેઓ અમુક પ્રકારના મેન્યુઅલ થ્રેશોલ્ડિંગ નો ઉપયોગ કરે છે તેથી અમુક પ્રકારની થ્રેશોલ્ડ મેન્યુઅલી અગાઉથી નિર્દિષ્ટ કરવામાં આવે છે અને તેના આધારે નિર્ણયો લેવામાં આવે છે અને તે સંદર્ભથી વાકેફ નથી તેથી અકબર વગેરેએ અમુક પ્રકારના સંદર્ભ વાકેફ એન્જિન ની દરખાસ્ત કરી હતી જેને તેઓએ માઇક્રો સીઇપી એન્જિન તરીકે નામ આપ્યું છે જે સીઇપી મૂલ્યો વચ્ચે ગતિશીલ રીતે સીમાઓ શોધવા અને શ્રેષ્ઠ નિયમો શોધવા માટે અનુકૂલનશીલ ક્લસ્ટરીંગ તકનીકોનો ઉપયોગ કરે છે તેથી તેઓ જુદા જુદા નિયમોની મદદથી કરે છે જે પ્રકૃતિમાં અનુકૂલનશીલ છે અને જે આ વિવિધ ડેટા વચ્ચેના કારણ અને સંદર્ભ સંબંધને બહાર કાઢવામાં સક્ષમ છે ડે એટ અલ Dey et al દ્વારા અન્ય કાર્ય તેઓ વિવિધ પ્રોસેસિંગ ટોપોલોજી ના ઉપયોગ વિશે વાત કરે છે તેથી અહીં તેઓ અમુક પ્રકારના મેસેજ બ્રોકર નો ઉપયોગ કરીને રીઅલ ટાઇમ આઈઑટી પ્રોસેસિંગ સિસ્ટમ વિશે વાત કરી રહ્યા છે મેસેજ બ્રોકર્સ જેમ કે એમક્યુંટીટી જેનો અમે પહેલાં અભ્યાસ કર્યો છે અથવા તે જ રીતે અપાચે કાફકા નો ઉપયોગ તેમની સિસ્ટમ માં મેસેજ બ્રોકર્સ તરીકે થઈ શકે છે અને તેનો ઉપયોગ વિવિધ વિશ્લેષણાત્મક પાઇપલાઇન્સ માં ડેટા ટ્રાન્સફર કરવા માટે થઈ શકે છે આ કાર્યમાં તેઓ સિંગલ મેસેજ ક્યુ ના ઉપયોગ વિશે વાત કરી રહ્યા છે અને જે માપી શકાય તેવી અને સિંગલ ક્યુ ન પણ હોઈ શકે દેખીતી રીતે વિલંબમાં વધારો કરશે વૈકલ્પિક રીતે જો તમે સિંગલ મેસેજ ક્યુસ નો ઉપયોગ કરી રહ્યાં હોવ જે ડેટા વોલ્યુમ માં વધારો કરે છે તેમની સાથે જોડાયેલા સેન્સર્સ ની સંખ્યા સેન્સર ની સંખ્યા ઘટાડી શકાય છે અને તે પણ શક્ય છે કે આઉટ ઓફ ઓર્ડર ડેટા આવશે કારણ કે બફર સ્પેસ ખૂબ મર્યાદિત છે તેથી આ બધી સમસ્યાઓનો યોગ્ય રીતે સામનો કરી શકાય છે તેથી આ પ્રકારની સિંગલ મેસેજ ક્યુસ આધારિત સિસ્ટમ સાથે વ્યવહાર કરવા માટેનો નિષ્કપટ અભિગમ એ છે કે વધુ સર્વર્સ ઇન્સ્ટોલ કરવા પરંતુ વધુ સર્વર્સ ઇન્સ્ટોલ કરવું અવ્યવહારુ છે અને તે આ હાલના સર્વર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો યોગ્ય ઉપયોગ ન કરવા તરફ દોરી શકે છે તેથી ડે એટ અલ તેઓ આ ખાસ સમસ્યાનો સામનો કરવા માટે તેમના આર્કિટેક્ચર સાથે આવ્યા હતા તેમના આર્કિટેક્ચર માં તેમની પાસે નિર્માતા તબક્કો છે તેમની પાસે ઉપભોક્તા તબક્કો છે અને મોડેલિંગ નો તબક્કો છે નિર્માતા તબક્કો વિવિધ ટોપોલોજીઓ માં સમાન છે અને આપણે અહીં જોઈએ છીએ આ વિવિધ ટોપોલોજીઓ છે જેનું તેઓએ વિશ્લેષણ કર્યું છે તેમની પાસે સેન્સર ટોપોલોજી છે જ્યાં આપણે જોઈ શકીએ છીએ કે વ્યક્તિગત સેન્સર આ રીતે જોડાયેલા છે અથવા વ્યક્તિગત અલગ વિષયો સાથે મેપ કરેલ છે અને તે ડેટા મૂળભૂત રીતે આ જંકશન પર એકત્રિત કરવામાં આવે છે તેથી આ સેન્સર ટોપોલોજી છે તેઓએ રૂમ ટોપોલોજી રૂમ ટોપોલોજી નું મૂળભૂત રીતે વિશ્લેષણ પણ કર્યું છે તે શું કરે છે કે વિષય સ્તર પર આ એકત્રીકરણ કરવામાં આવે છે તેથી અલગ અલગ સેન્સર વાળા ચોક્કસ રૂમમાં આ ડેટા આવશે અને વિષય મુજબ આ એકત્રીકરણ રૂમ લેવલ પર પરફોર્મ કરશે તેઓ ફ્લો ટોપોલોજી નું પણ પૃથ્થકરણ કરે છે ફ્લો ટોપોલોજી માં આપણે અહીં જોઈ શકીએ છીએ કે બિલ્ડિંગ ના અલગ અલગ ફ્લોર માં અલગ અલગ સેન્સર ઇન્સ્ટોલ કરેલા છે અને તેથી આ તમામ સેન્સર ડેટા નું પૃથ્થકરણ કરવામાં આવે છે અને વિષય મુજબ ફ્લોર લેવલ માં એકત્રિત કરવામાં આવે છે તેથી આ સેન્સર ટોપોલોજી રૂમ ટોપોલોજી અને ફ્લો ટોપોલોજી ના વિવિધ પ્રકારો છે જેનું તેઓએ વિશ્લેષણ કર્યું છે તેથી નિર્માતા તબક્કામાં નિર્માતા તબક્કા મૂળભૂત રીતે આ તમામ વિવિધ ટોપોલોજીઓ માં સમાન છે ઉપભોક્તા તબક્કો વિષયના ડેટાને બહાર કાઢે છે અને તેને વિવિધ કી મૂલ્યની જોડીમાં રૂપાંતરિત કરે છે અને મોડેલિંગ તબક્કો મૂળભૂત રીતે ડેટાનું વર્કલોડ મોડેલિંગ કરે છે જે પ્રાપ્ત થાય છે સિમેન્ટીક રૂલ એન્જિન એસઆરઇસ સિમેન્ટીક રૂલ એન્જિન ના ઉપયોગ વિશે વાત કરી આ નિયમના એન્જિન આ વિવિધ ગેટવે અથવા એડજીસ પર તૈનાત કરવામાં આવે છે તેથી આ નિયમ એન્જિનો અમુક પ્રકારની ઉચ્ચ સ્તરીય પ્રક્રિયા કરવા જઈ રહ્યા છે સ્થાન અને માપન પ્રકાર જેનો ઉપયોગ નિયમની રચના માટે થાય છે તેથી આ પ્રારંભિક સ્તરની પ્રક્રિયા રૂલ એન્જિન દ્વારા કરવામાં આવશે સિમેન્ટીક એન્જિન વિવિધ ઉપકરણોની એબ્સ્ટ્રેક્શન વિજાતીયતા પ્રદાન કરવા જઈ રહ્યું છે સિમેન્ટીક એન્જિન ના આ ચોક્કસ ઘટકમાં બિઝનેસ લોજીક્સ ઓટોમેટિક નીચા સ્તરના નિયમો તરીકે અમલમાં આવશે અને આ લાભ ઉપકરણ મેટાડેટા અને આ વિવિધ ઉપકરણોમાંથી સંદર્ભિત ડેટા પુનઃપ્રાપ્તિને સક્ષમ કરવા સિમેન્ટીક નિયમ એન્જિન દ્વારા કરવામાં આવશે વાંગ એટ અલ બીડીએ આઈઆઈઑટી ફ્રેમવર્ક સાથે આવ્યા જ્યાં તેઓ બીડીએ પ્રસ્તાવિત કરવાના ઉપયોગ વિશે વાત કરી રહ્યા છે તેનો અર્થ છે દરિયાઈ ઉદ્યોગોમાં ઉપયોગ માટે બિગ ડેટા એનાલિટિક્સ આઈઆઈઑટી ફ્રેમવર્ક તેથી આમાં તેઓ આ આર્કિટેક્ચર સાથે આવ્યા જ્યાં તેમની પાસે આ ઘટકો છે આઈઆઈઑટી ઘટક જહાજ બીડીએ ઘટક તેનો અર્થ એ છે કે એક મોટું ડેટા વિશ્લેષણાત્મક ઘટક જહાજ તેનો અર્થ એ છે કે તે જે જહાજ સ્તરે કરવામાં આવશે અને જમીન બીડીએ ઘટક જે જમીન સ્તરે વિશ્લેષણ કરે છે તેથી ડેટાના ભાગ પર પ્રક્રિયા કરવામાં આવશે તેનું જહાજ પર વિશ્લેષણ કરવામાં આવશે અને તેનો ભાગ જમીન પર મોકલવામાં આવશે અને જહાજ સ્તરની પ્રક્રિયા માટે અનુરૂપ એન્જિનો અને જમીન સ્તરની પ્રક્રિયા કરવામાં આવશે તો આ આ જહાજનો ઘટક છે અને આ આ જમીનનો ઘટક છે

કરનુસકોસ ડેટા પ્રોસેસિંગ માટે અન્ય ઉકેલ સાથે આવ્યા તેથી ડેટા પ્રોસેસિંગ માટે તેમની પાસે વિવિધ ઘટકો છે તેમની પાસે સર્વિસ એન્જિન એક ગણતરી એન્જિન અને ફિલ્ટરિંગ ઘટક છે તેથી આ બધી વસ્તુઓ ડેટા પ્રોસેસિંગ એન્જિન પર કરવામાં આવશે સર્વિસ કમ્પ્યુટેશન વિવિધ પ્રકારની ગણતરી વગેરેની ગણતરી અને ફિલ્ટરિંગ આ બધું આ ડેટા પ્રોસેસિંગ એન્જિન ના વિવિધ ઘટકો છે તેથી અહીં મૂળભૂત રીતે આ ચોક્કસ એન્જિન તેઓએ એલાર્મ ના વિવિધ મોડલ શોધ ઘટક સુરક્ષા ઘટકો એકીકરણ ઘટકો જમાવટ ઘટકો રૂપરેખાંકન ઘટકો અને ડેટા મેનેજમેન્ટ ઘટકો સાથે ક્રિયાપ્રતિક્રિયા કરવાનું માનવામાં આવે છે તેથી આપણે અહીં જોઈ શકીએ છીએ કે જટિલ ઇવેન્ટ પ્રોસેસિંગ અહીં આ ચોક્કસ સર્વિસ એન્જિન દ્વારા કરવામાં આવશે જે વાસ્તવિક સમયના સહસંબંધ અને ઇવેન્ટ ડેટા ના એકત્રીકરણની કાળજી લેશે હુસૈન એટ અલ આરોગ્ય આઈઆઈઑટી ઉકેલ સાથે આવ્યા હતા અને આ તે ઉકેલ છે જે તેઓ લઈને આવ્યા છે તેમના આર્કિટેક્ચર માં તેઓ સ્માર્ટ ઘરો વિશે વાત કરી રહ્યા છે તેઓ સ્માર્ટ હોમ્સ ને ધ્યાનમાં લે છે તેઓ વિવિધ પહેરી શકાય તેવા સેન્સર્સ ના ઉપયોગને ધ્યાનમાં લે છે જેની માલિકી અલગ અલગ મનુષ્યો પાસે હોઈ શકે છે અને ઘરોમાં વિવિધ પર્યાવરણ નિયંત્રણ સેન્સર નો ઉપયોગ પણ કરે છે તેથી આ એન્વાયર્નમેન્ટલ સેન્સર્સ અને આ વેરિયેબલ સેન્સર્સ નો ડેટા જેમ કે એસપીઑટુ ટેમ્પરેચર સેન્સર બ્લડ પ્રેશર સેન્સર જેવા વિવિધ હેલ્થ મોનિટરિંગ સેન્સર આ બધા વિશ્લેષણ માટે ક્લાઉડ પર ડેટા મોકલશે પરંતુ તે આ ચોક્કસ ગેટવે દ્વારા મોકલશે અને આ વિશ્લેષણના આધારે વિવિધ વપરાશકર્તાઓને વિવિધ સેવાઓ ઓફર કરવામાં આવશે અને આ વપરાશકર્તાઓ ઍક્સેસ વપરાશકર્તાઓ મેળવી શકે છે એટલે કે તે લોકો ઘરના રહેવાસીઓ અંતિમ વપરાશકર્તાઓ અથવા તે વિવિધ આરોગ્ય સંભાળ કાર્યકરો જેવા અંતિમ વપરાશકર્તાઓ હોઈ શકે છે તેથી વાંગ એટ અલ દ્વારા અન્ય કાર્યમાં તેઓ સ્માર્ટ ફેક્ટરી ઓ માટે મલ્ટી એજન્ટ સિસ્ટમ લઈને આવ્યા છે જ્યાં તેઓ ખૂબ જ નીચેના સ્તરે ભૌતિક સંસાધનોના ઉપયોગ વિશે વાત કરે છે આ ભૌતિક સંસાધનો જેમ કે મશીન કન્વેયર્સ અને તેઓ જે પ્રોડક્ટ્સ સેન્સર થી સજ્જ હશે અને એક બીજા સાથે જોડાયેલા છે તેથી ઔદ્યોગિક નેટવર્ક દ્વારા ડેટા સેન્ટ્રલાઈઝ ઈવેન્ટ સેન્ટ્રલાઈઝ્ડ પ્રોસેસિંગ માટે આવશે આ ડેટા સામાન્ય રીતે બિગ ડેટા ની પ્રકૃતિના હોય છે અને આ બિગ ડેટા પ્રોસેસિંગ કરવામાં આવનાર છે અને તેના આધારે જુદા જુદા ટર્મિનલ્સ નું સુપરવાઇઝરી કંટ્રોલ સુપરવાઇઝરી કંટ્રોલ થવા જઈ રહ્યું છે થિયોરિન એટ અલ દ્વારા તાજેતરનું બીજું કાર્ય છે 2017 માં જ્યાં તેઓ લાઇન ઇન્ફર્મેશન સિસ્ટમ આર્કિટેક્ચર લિસા ના ઉપયોગ વિશે વાત કરી રહ્યા છે જે એક ઇવેન્ટ સંચાલિત માહિતી સિસ્ટમ છે જેમાં ઇવેન્ટ ઘટક સંદેશ બસ સંદેશાવ્યવહાર એન્ડપોઇન્ટ અને સેવા જેવા અલગ અલગ રીતે જોડાયેલા ઘટકો છે અંતિમ બિંદુ તેથી આ આ આર્કિટેક્ચર છે કે તેઓ આ વિવિધ ઘટકો સાથે આવ્યા છે આ સાથે અમે લેકચર ના આ ભાગને સમાપ્ત કરીએ છીએ અહીં મેં તમને જે બતાવ્યું છે તે શરૂઆતમાં મેં ડેટાની પ્રક્રિયાના મહત્વ વિશે વાત કરી હતી લાક્ષણિકતાઓ ડેટાની જે આ આઈઆઈઑટી આધારિત સિસ્ટમો માં પ્રાપ્ત થાય છે અને પછી અમે અલગ અલગ ઉકેલો દ્વારા કામ કર્યું જે અલગ અલગ આઈઆઈઑટી સંદર્ભોમાં આઈઆઈઑટી સિસ્ટમ્સ ના ઇન્સ્ટોલેશન વિવિધ સંદર્ભોમાં અને તેમની પ્રક્રિયા વિશે વાત કરી રહ્યાં છે તેથી આ વિવિધ સંદર્ભો જેમાંથી કેટલાક અમે અત્યાર સુધી પસાર કર્યા છે તે તમને પ્રક્રિયા કેવી રીતે મહત્વપૂર્ણ છે અને વ્યવહારમાં ઉદ્યોગ સ્કેલ પ્રોસેસિંગ ને કેવી રીતે અમલમાં મૂકી શકાય તે વિશેનો ખ્યાલ મેળવવામાં મદદ કરશે તો આ બધા જુદા જુદા સંદર્ભો છે અને આ સાથે આપણે સમાપ્ત થઈએ છીએ હવે પછીના લેક્ચર માં અમે થોડા વધુ કેસ સ્ટડીઝ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કેટલાક વધુ અલગ ઉકેલો કે જે ડેટા આઈઆઈઑટી ની પ્રોસેસિંગ પર ધ્યાન કેન્દ્રિત કરીને તાજેતરના સમયમાં પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે તમારો આભાર